બધાને નમસ્તે એન્જીનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સEngineering Drawing Computer Graphics પરના આપણાં NPTEL ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સમાં આપનું સ્વાગત છે આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ પરનાં મોડ્યુલ નંબર 3 લેક્ચર નંબર 29માં છીએ છેલ્લા ક્લાસમાં આપણે ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ્સ અને તેના પ્રોજેક્શનને જોવાનો પ્રયત્ન કર્યો અને આપણે તે પ્રોજેક્શન તેનું નિરીક્ષણ કરવું અને તેને કેવી રીતે દોરવું તે જોઈશું છે ચાલો આ ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ જોઈએ અને આપણે પ્રોજેક્શન માટે અનુમાન કરવું પડશે ઓબ્જેક્ટમાં આપણી પાસે આ રીતે છે આ રીતે ત્રાસો કટ છે તમે ખૂબ જ સારી રીતે ત્રિકોણાકારને બે ભાગ તરીકે વિચારી શકો છો આ ત્રિકોણાકાર ભાગ બીજા લંબચોરસ ભાગ સાથે જોડાયેલ છે જેને પ્લેટફોર્મ અને વધુમાં ઓબ્જેક્ટ જેવું કંઈક છે આ સામેનો દેખાવ આપેલ છે અને આ બાજુનો દેખાવ આપેલ છે તેથી ઉપરનો દેખાવ તે હશે તો ચાલો આપણે વિચારીએ કે સામેનો દેખાવ બાજુનો દેખાવ ઉપરનો દેખાવ કેવો દેખાય છે ચાલો સામેનો દેખાવ જોઈએ જ્યારે આપણે આ દિશામાંથી નિરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણે જે નિરીક્ષણ કરીશું તે આ છે તેથી જેનું આપણે અવલોકન કરીશું તેને હું દર્શાવીશ આ લાઈન આપણે જોઈશું ચાલો બીજો રંગ વાપરીએ આ લાઈન આપણે જોઈશું ફરીથી આ લાઈન સામાન્ય રીતે આપણે આ ત્રાસું જોઈશું આપણે આ બેઝલાઈન પણ જોઈશું અને આ ભાગમાં આપણે આ લાઈન આ આ આખું જોઈશું આ સીટ જેવું પ્લેટફોર્મ છે અને અહીં આ લાઈન છે હવે આ બે ત્રાસી લાઈનો આપણે તેને આ પ્લેન પર જોઈ રહ્યા છીએ તેથી આ બિંદુ ત્યાં પ્રોજેકટ કરવામાં આવ્યું છે આ બિંદુ પણ ત્યાં પ્રોજેકટ આવ્યું છે અને આ સંપૂર્ણ લાઈન ત્યાંથી પ્રોજેકટ કરવામાં આવશે એનો અર્થ એ કે આપણે તેને વર્ટિકલ લાઈન જેવું જોઈશું તો તે વર્ટિકલ લાઈનો આ છે આ રીતે આપણે તે ઓબ્જેક્ટના સામેનાં દેખાવનું અવલોકન કરીએ છીએ હવે ચાલો બાજુનો દેખાવ જોઈએ બાજુના દેખાવ માટે જો આપણે આ દિશામાંથી નિરીક્ષણ કરીએ તો આપણે આ નીચેનો ત્રિકોણાકાર ભાગ જોઈશું આ બધું ત્યાં તેની સાથે મેચ કરવામાં આવે છે તેથી ત્રિકોણાકાર ભાગ તે હશે આપણે આ હોરીઝોંટલ લાઈન જોઈ શકીશું આ હોરીઝોંટલ લાઈન આ વર્ટિકલ લાઈન પણ આપણે જોઈ શકીશું અને આ હશે આ રીતે આપણે અવલોકન કરીએ છીએ અને આ આખી લાઈન તેની સાથે સુસંગત રહેશે આપણે આ પાછળનો ભાગ અને આ લાઈન જોઈ શકીશું નહીં તેનો અર્થ એ કે આ પાછળની બાજુએ ત્યાં ઓબ્જેક્ટ છે તેથી આપણે તેને ડેશ લાઈનો દ્વારા બતાવીશું આ ઓબ્જેક્ટનો ઉપરનો દેખાવ શું હશે તો ચાલો આપણે અનુમાન કરીએ તેથી ઉપરનો દેખાવ નીચે આવે છે તે આ લાઈનનું પ્રોજેક્શન હશે હવે ઉપરથી આપણે જે જોઈ રહ્યા છીએ તે આ ભાગ જેવું છે આપણે જોઈશું અને આ ભાગ આપણે જોઈ શકીશું તેનો અર્થ આ છે ત્યાં ત્રાસી લાઈન પણ જાય છે તેથી ત્યાં આ ભાગ પણ જોઈ શકીશું તેનો અર્થ એ કે આ ભાગ સામાન્ય રીતે ત્યાં આવે છે આ આખો ત્રાસો ભાગ આપણે તેને કોઈ પ્રોજેકટ કરેલાં લંબચોરસ જેવું જોઈશું આ અહીં સુધી આપણે કોઈ ભાગ જોતા નથી તેથી જો હું તેને આ ભાગ સુધી દોરું છું તો આપણે તે અને આ ભાગ જોઈશું આપણે તે પ્રોજેક્શન તેવું જોઈ શકીશું પછી તે તે બેઝ સુધી ત્યાં જાય છે અને આ એકરુપ થાય છે એમ માનવામાં આવે છે અને આ ભાગ ત્યાં એકરુપ છે તેથી ઉપરનાં દેખાવથી આ હોરીઝોંટલ તે જે હોય તે જો આપણે તેને જોઈએ તો આ આખું ત્યાં પ્રોજેકટ કરવામાં આવે છે તેથી અહીં આ ભાગ ત્યાં છે આ ભાગને આપણે તે રીતે અવલોકન કરીશું અને આ વધારાનો ભાગ આપણે ત્યાં જોઈશું આ રીતે આ પ્લેટફોર્મ જેવું આપણે અહીં જોઈશું કારણ કે તે ટેપર્ડ રીતે જાય છે આપણે ફક્ત તે જોવાની સ્થિતિમાં નથી તેથી ત્યાં એક લાઈન હોવી જોઈએ જે આ ભાગને તે ભાગ સાથે જોડે છે આ ભાગ તે ભાગ સાથે જોડાય છે આ રીતે આપણે ઓબ્જેક્ટનો ઉપરનો દેખાવ જોઈએ છીએ તેથી જો આપણે તેને ભૂંસીએ તો આ રીતે ઉપરનો દેખાવ દેખાય છે ચાલો આ ઓબ્જેક્ટ માટેના પ્રોજેક્શન જોઈએ તેથી તે એક L આકારનું બ્રૅકેટ છે સામાન્ય રીતે જેનો આપણે દરવાજા વિંડોઝ અન્ય વસ્તુઓ માટે ઉપયોગ કરીએ છીએ જે ખૂણાની ધાર જેવી એક બાજુને બીજી બાજુ સાથે સ્થિર કરવા વાપરીએ છીએ તે કેવી રીતે કરવું તે માટે આપણે આ પ્રકારના મિકેનિકલ એલિમેંટનો ઉપયોગ કરીએ છીએ તેથી તે થોડો મજબુત બને છે સામાન્ય રીતે આપણે અહીં બાઉલ રાખીશું તેને સ્ક્રૂ લગાવો તેથી તે ઓબ્જેક્ટને તેની ઉપર અથવા નીચેની બાજુએથી પકડ બનાવશે ઉદાહરણ તરીકે હું આ લાકડાના બ્લોકને આની સાથે જોડવા માંગુ છું આ લાકડાનો બ્લોક છે જે હું તેને નીચેની બાજુએથી વધુ એક લાકડાના બ્લોક સાથે જોડવા માંગુ છું આ રીતે હું તેને જોડવા માંગુ છું તે કિસ્સામાં હું અહીં હોલનો ઉપયોગ કરું છું તેને ડ્રિલ કરું છું સ્ક્રૂ લગાવું છું તેવી જ રીતે ત્યાં વધુ એક સ્ક્રૂને લગાવો અને તેને કનેક્ટ કરો તે માટે આપણે આ પ્રકારના બ્રૅકેટનો ઉપયોગ કરીએ છીએ તો ચાલો આપણે આને સામેથી જોઈએ જો આ સામેના દેખાવ માટેની દિશા છે તો આપણે જે જોઈશું તેની ખાતરી છે કે આપણે આ લાઈનો જોઈશું અને તે જ રીતે આપણે આ લાઈનો જોઈશું અને આ લાઈન ત્યાં જાય છે અને ત્યાં લાઈનોનું પ્રોજેક્શન છે આપણે તે આ ભાગ સુધી જોઈશું તેથી જો આપણે તેને સામેનો દેખાવ તરીકે દોરીએ તો આપણે જે જોઈશું તે આ છે જ્યાં અહીં આ લંબાઈ 80 છે તેથી આ લંબાઈ 80 હશે અને આ 60 એકમની છે તેથી અહીં આપણે 60 એકમ જોઈશું ત્યાં હોલ છે જે આપણે સામેના દેખાવમાં જોઈશું ત્યાં હોલ છે જે 20 એકમ નીચે છે તેથી તે કેન્દ્ર 20 એકમે હશે આ હોલ આપણને દેખાશે નહીં પરંતુ અહીં આ લંબચોરસ પેચ આપણે જોઈશું જે તળિયે છે તેથી આ તે લંબચોરસ ભાગ હશે જે આપણે સામેના દેખાવમાં જોઈશું હોલ ત્યાં છે તેથી હોલ જ્યાં પણ સ્થિત છે આપણે ફક્ત ડેશ લાઈનો દ્વારા દર્શાવીએ છીએ ચાલો આપણે ઉપરથી જોઈએ જો તમે ઉપરથી જોઈ રહ્યા છો તો આ લાઈનો બંધાયેલ છે તેથી તે આ લાઈનો દ્વારા બંધાયેલ હશે ઉપરનાં દેખાવમાં આપણે આ નાનું લંબચોરસ જોઈશું તેથી તે નાનું લંબચોરસ ત્યાં છે આ બધું પ્રોજેકટ કરવામાં આવે છે ફરીથી તે આ રીતે ત્યાં જાય છે તેથી ઉપરથી 50 પરિમાણોનું આપણે લંબચોરસ જોઈશું તેથી જો આપણે આ જોઈ રહ્યા હોય કારણ કે આ અંતરથી આ અંતર 50 છે તેથી 50 સુધી આપણે આ પ્રકારનું જોઈશું અને આપણે આ વર્તુળોને જોઈ શકીશું જે 15 એકમનાં અંતરે છે તેથી ત્યાં એક વર્તુળ છે ત્યાં બીજું વર્તુળ છે અને કેન્દ્ર 15 એકમે છે અને આ ધારથી કેન્દ્ર 15 એકમ છે તેથી ફરીથી અહીં આપણે એક્સ્ટેંશન લાઈન પર 15 જોઈએ છીએ અને ત્યાં વર્તુળ છે જે આપણે જોઈ શકીશું નહીં પરંતુ તેનાં પ્રોજેક્શન અહીં લેવામાં આવશે તેથી તે ત્યાં જાય છે આ રીતે આપણે ઉપરનો દેખાવ જોઈશું હવે જો આપણે કોઈ દેખાવ આ દિશામાંથી જોઈ રહ્યા હોય તો આપણે જે જોઈશું તે આ L ભાગ છે આપણે જોઈએ છીએ તેથી તે આ લાઈનો વચ્ચે આવે છે અહીં તેટલી જાડાઈ જે હોય તે તે જાડાઈ આપણે આ રીતે જોઈશું તે જ સમયે નીચે આપણે તે જોઈશું તે જે લંબાઈ હોય નીચે જોઈશું આપણે તે જોઈશું કે આ ધાર છે અને ત્યાં ચાપ છે આ ચાપ છે આપણે શું કરવાનું છે તે ચાપની ત્રિજ્યા 10 છે તેથી તે ચાપ તેને જોડાવા માટે છે તેથી એકવાર આપણે તે ત્રિજ્યાને આ બિંદુથી 10 ચાપ કેન્દ્રથી 10 નક્કી કરીએ પછી તે જ કેન્દ્રનો ઉપયોગ કરી ત્રિજ્યા દ્વારા કનેક્ટ કરો આ બિંદુ શોધો વધુ એક ચાપ દોરો આ રીતે આપણે બાજુનો દેખાવ બનાવી શકીએ ચાલો આ થોડો જટિલ ઓબ્જેક્ટ જોઈએ આ ત્રિ પરિમાણીય છે જો પરિમાણો આપવામાં આવ્યા હોય તો આપણે શું બનાવવાં માંગીએ છીએ તેથી જો આપણે તે જોઈ રહ્યા હોય જો તે 3rd એંગલ પ્રોજેક્શન અથવા 1st એન્ગલ પ્રોજેક્શન છે તો આપણે જે જોઈએ ત્યાં સામેનો દેખાવ હોવો જોઈએ કંઈક ઉપરનો દેખાવ હોવો જોઈએ કંઈક બાજુનો દેખાવ હોવો જોઈએ અહીં જો તમે 1st એન્ગલ પ્રોજેક્શનમાં જોતાં હોય સામેનો દેખાવ ઉપરનો દેખાવ સામેના દેખાવની બાજુમાં આપણી પાસે બાજુનો દેખાવ હશે હવે આપણી પાસે આ બાજુનો દેખાવ ક્યાં હશે બાજુનો દેખાવ આ બાજુએ છે અને આપણે જાણીએ છીએ તેમ સામેના દેખાવની બાજુમાં છે આપણી પાસે આ બાજુનો દેખાવ હશે જો તેમ છે તો આપણી પાસે જે ડ્રોઇંગ છે તે આ ડ્રોઇંગ હોઈ શકે નહીં તે 1st ક્વાડ્રંટ પ્રોજેક્શન હોઈ શકે નહીં તે 3rd ક્વાડ્રંટ પ્રોજેક્શન હોવું જોઈએ ચાલો આપણે તેને વધુ કાળજીપૂર્વક જોઈએ ચાલો આને ઓબ્જેક્ટનો સામેનો દેખાવ તરીકે ધ્યાનમાં લઈએ તેથી આપણે આ છેડાને લંબચોરસ બ્લોક જેવું જોઈશું આ તે છે જે આપણે જોવાની સ્થિતિમાં હોઈશું તે વર્તુળ તરીકે આવે છે પરંતુ અહીં લંબચોરસ છે તેથી આ સામેનો દેખાવ જ હોવો જોઈએ આપણી પાસે આ પ્રકારનો કટ છે જેનું પ્રોજેક્શન તેવું હશે યાદ રાખો કોઈપણ પ્રકારનું ડ્રૉઇંગ માટે જ્યારે પણ આ પ્રકારની ત્રાસી લાઈનો હોય તેનો અર્થ એ કે તે સેકશનલ દેખાવ છે સામાન્ય રીતે આપણે કેન્દ્રમાં કે મધ્યમાંથી કાપીએ છીએ અને પહેલાં ભાગને દૂર કરી બાકીનાં ભાગને આપણે કટ સેક્શન તરીકે બતાવીશું આ કટ સેક્શન મધ્યમાં હોઈ શકે તે ધાર પર પણ હોઈ શકે સામાન્ય રીતે આપણે તેની સાથે આગળ વધીએ 1 પરંતુ પ્રમાણભૂત તરીકે મધ્યમાં કાપવામાં આવે છે સામેનો ભાગ દૂર કરો બાકીનાં પાછળનાં ભાગમાં પ્રોજેક્શન હોય છે અને તેને દર્શાવે છે કારણ કે તે 3rd ક્વાડ્રંટ પ્રોજેક્શન છે તેનાં પછી કેન્દ્રમાં કાપો અને તેના પર પ્રોજેકટ કરવામાં આવશે તેથી આપણી પાસે ત્યાં મટિરિયલ એલિમેંટ હશે જેને આપણે હેચ કહીએ છીએ આ ડ્રૉઇંગમાં તે હેચિંગ એ આ કટ સેક્શન સૂચવે છે આપણી પાસે આ કટ સેક્શન છે જે જટિલ આંતરિક ભાગોને જોવાં માટે છે ઉદાહરણ તરીકે સામેથી તેનું નિરીક્ષણ કરો તો આપણી પાસે જે હશે તે ફક્ત આ ભાગ છે આપણને ખબર નથી કે તે મટિરિયલની અંદરથી કંઈ કાઢેલું છે કે નહીં તે પ્રકારની વધુ માહિતી મેળવવા માટે સામાન્ય રીતે લોકો તે કાપ મૂકે છે જે દર્શાવે છે કે આ પ્રકારનો કટ છે જે આપણી પાસે છે તેથી ચાલો આપણે તેને કાળજીપૂર્વક જોઈએ જો આપણી પાસે સામેનો દેખાવ હોય તો આ આખો ભાગ તે રીતે બહાર આવે છે અહીં ત્યાં હોલ છે જે નીચે જાય છે તેથી આપણી પાસે આ વધારાનાં ભાગો છે આ ગોળાકાર ભાગ જે આપણી પાસે હોલ છે એ જ રીતે આ ભાગમાં કર્વ છે જે તે દિશામાં આવે છે તેથી તે ભાગમાં કર્વ આવે છે અને તે આગળ વધે છે તેથી આપણી પાસે તે ભાગ છે અને આની સાથે નાનો U આકારનો ભાગ છે આપણે ઉપરનો ભાગ દૂર કરીશું તેથી આપણી પાસે આ મટિરિયલ આવશે અને અર્ધ વર્તુળ તે દિશામાં આવશે સામેનો દેખાવ આ સામેના પ્લેન પર પ્રોજેકટ કરવામાં આવે છે તેથી આ સામેનો દેખાવ છે ઉપરનો દેખાવ ઉપરથી આપણે આં પ્લેન તરફ જોવું પડશે જે મિરરની જેમ કામ કરે છે તેથી જે પણ પ્રોજેકટ કરવામાં આવ્યું હોય જો આપણે તેને અનફોલ્ડ કરીએ તો તે ત્યાં આવે છે તેથી આ ઉપરનો દેખાવ છે તો ચાલો તેને કાળજીપૂર્વક જોઈએ સામાન્ય રીતે ફક્ત સામેના દેખાવ માટે આપણી પાસે તે પ્રકારનો કટ સેક્શન હશે ઉપરનો દેખાવ આપણે તે જોવાં માટે કોઈ કટ કરવાની જરૂર નથી કારણ કે તેનો સંપૂર્ણ આંતરિક ભાગ દેખાય છે તે માટે આપણી પાસે આ એક છે આ એક આ બધું પણ આપણે જોઈ શકીએ છીએ અને આંતરિક રીતે ત્યાં ગ્રુવ કી પ્રકારનું હોઈ શકે છે તે જ કારણ છે આપણી પાસે આ પ્રકારનાં પ્રોજેક્શન છે જો આપણી પાસે ફક્ત તે જ હોય તો આપણે તેને દોરીશું આ ઓબ્જેક્ટ માટે તે છે આ જ કારણે આપણી પાસે તે કી છે જો ત્યાં કંઈ નથી તો તે સીધું જ તે રીતે કનેક્ટ થઈ જશે અને આપણે જોઈ શકીએ કે ત્યાં લંબચોરસ બ્લોક છે તેથી તે લંબચોરસ બ્લોક તે છે અને આ ભાગ ગ્રુવ છે આપણે બે લાઈનો અને આ સંપૂર્ણ ભાગ જેવું જોઈશું આપણે જોઈશું કે તે તે બિંદુ સાથે જોડાયેલ છે 3rd ક્વાડ્રંટ પ્રોજેક્શનમાં આ ઉપરનો દેખાવ છે એ જ રીતે જો આપણે બાજુનો દેખાવ જોતા હોઈએ તો 3rd ક્વાડ્રંટ પ્રોજેક્શનમાં સામેનાં દેખાવની જમણી બાજુએ જમણી બાજુનો દેખાવ છે તેનો અર્થ એ છે કે જો તમે તે ઓબ્જેક્ટની જમણી બાજુથી જોતાં હોય તો તે મિરર પર જે કંઈપણ પ્રોજેકટ થશે તો આપણે તેને લેવાનું છે તેથી આ સામેનો દેખાવ છે આપણે તમારા હાથની જમણી બાજુથી જોઈ રહ્યા છીએ જે નીચે તે મિરર સાથે મેચ થાશે તેથી આ પ્લેનમાં આપણે તે રીતે ગ્રુવ જોઈશું તેથી આ રીતે આપણે આપેલ 3D ઓબ્જેક્ટ્સનાં આઈસોમેટ્રિક દેખાવ માટેના પ્રોજેક્શન લીધાં અને હવે પછીના ક્લાસમાં આપણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ વિશે વધુ વિગતો જોઈશું જેમ કે લાઈનો પ્લેન અને અન્ય અને તે ભાગ એક અલગ મોડ્યુલ હશે તમારો ખુબ ખુબ આભાર